પાછલા 3 અઠવાડિયામાં આપણે જે કર્યું છે તે છે કે કેવી રીતે ક્વોન્ટમ મિકેનિક્સ નો વિચાર વિકસિત થયો અને હેઇઝનબર્ગ ના ક્વોન્ટમ મિકેનિક્સ ના ફોર્મ્યુલેશન સાથે સમાપ્ત થયો જે શરૂઆત માં ટ્રાંઝીસન એમ્પ્લિટ્યુડ અથવા જેને હું ટ્રાંઝીસન મેટ્રિક્સ એલિમેંટ્સ પણ કહી શકું તેની દ્રષ્ટિએ લખાયેલ હતો અને પછી બોર્ન જોર્ડન અને હેઇઝનબર્ગ દ્વારા મેટ્રિક્સ મિકેનિક્સની દ્રષ્ટિએ તેમાં સુધારો કરેલ હતો જો કે મેં પાછલા અઠવાડિયે છેલ્લા વ્યાખ્યાનના અંત માં કમેંટ કરી હતી કે આ પદ્ધતિ દ્વારા ક્વોન્ટમ મિકેનિકલ સિસ્ટમ્સ નું નિરાકરણ જટિલ બને છે અને તે વેવ મિકેનિક્સના આગમન સાથે સરળ બન્યું હતું જે એર્વિન સ્ક્રોડિંગર દ્વારા વિકસાવવામાં આવ્યું હતું અને ખરેખર તેમાં કણોને વેવ્સ ની જેમ ગણવામાં આવતા હતા અને વેવ મિકેનિક્સની સંપૂર્ણ ટેક્નોલોજી તે છે જેમાં આપણે આગામી ૨ અઠવાડિયામાં આગળ વધીશું અને બતાવીશું કે આ ખરેખર હિઝનબર્ગના ફોર્મ્યુલેશન સમાન છે અને તેના જેવા ક્વોન્ટમ મિકેનિક્સના વિકાસનું ચિત્ર છે અને તે રીતે આપણે તેને લાગુ પાડતા રહીશું પરંતુ આ વ્યાખ્યાનમાં હું જે વિચાર આપીશ તે છે કે ભૌતિકશાસ્ત્રમાં વેવ્સ કેવી રીતે વર્ણવવામાં આવે છે તેથી આપણે વેવ્સના વર્ણનથી પ્રારંભ કરીએ છીએ અને પ્રશ્ન એ છે કે એક વેવ શું છે શું તે એક કણ છે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યો છે તો ચાલો આપણે આ પ્રશ્ન કરીએ શું તે એક જગ્યાએ થી બીજી જગ્યાએ જઈ રહેલી વસ્તુ છે અથવા તે એક જગ્યાએ થી બીજી જગ્યાએ જતું ડિસ્ટર્બન્સ છે અને જવાબ છે બીજું ઉદાહરણ તરીકે જો તમે પાણીની એક ડિશ લો અને તેમાં તમારી આંગળી બોળી લો તો તમે એક ડિસ્ટર્બન્સ ઊભું કરો છો જે એક જગ્યાએ થી બીજી જગ્યાએ જાય છે પરંતુ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી નથી તેવી જ રીતે જ્યારે હું વાત કરું છું ત્યારે હવામાં એક ડિસ્ટર્બન્સ ઊભું કરું છું જે મુસાફરી કરે છે તે ડિસ્ટર્બન્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરે છે પરંતુ વસ્તુ એટલે કે હવા એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી નથી તેથી એક વેવ શું છે એક વેવ એ કોઈ માધ્યમ મા એક ડિસ્ટર્બન્સ છે જે થોડા સમય માટે જ છે પરંતુ ઉદાહરણ તરીકેઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ને કોઈપણ માધ્યમની જરૂર નથી તેથી આપણે માધ્યમ અથવા વેક્યૂમ માં કહી રહ્યા છીએ ઉદાહરણ તરીકે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જે ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ફિલ્ડ નું ડિસ્ટર્બન્સ છે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરે છે અને દેખીતી રીતે જ્યારે તે મુસાફરી કરે છે ત્યારે તે ચોક્કસ ગતિથી મુસાફરી કરે છે જે વેવ છે અને ચાલો આપણે જોઈએ આપણે તેને ગાણિતિક રીતે કેવી રીતે વર્ણવીએ તેથી વેવ્સને ગાણિતિક રૂપે વર્ણવવા આપણે ઓછા વેવ્સ ફેલાવિશું જે આપણા માટે પૂરતું છે અને તેનો અર્થ છે જેમ કે વેવ મુસાફરી કરે છે અને તે દ્વારા તમે સમજી શકો છો કે ડિસ્ટર્બન્સ મુસાફરી કરે છે તે વિકૃત થતું નથી આનો અર્થ એ છે કે મારી પાસે આ પાણીની ડિશ છે અને હું તેમાં ડિસ્ટર્બન્સ પેદા કરું છું તેથી હું કહું છું કે તેમાં એક ડિસ્ટર્બન્સ ઉભી કરો અને મુસાફરી કરતી વખતે તે એક સમાન આકાર જાળવી રાખે છે અથવા જ્યારે હું તમારી સાથે વાત કરું છું જ્યારે હું કોઈની પણ સાથે વાત કરું છું પછી ભલે તે વ્યક્તિ ૨0 ૩0 મીટર દૂર ઉભો હોય મે જે શબ્દનો ઉચ્ચાર કર્યો છે તેતેણી તે જ શબ્દ સાંભળે છે તેનો અર્થ એ કે શબ્દ અથવા ડિસ્ટર્બન્સ વિકૃત થયું નથી જેને અવિકૃત વેવ્સ કહેવામાં આવે છે આ જ રીતે જો હું ઉદાહરણ માટે પલ્સ બનાવું તો આના જેવા પલ્સ સમાન આકાર સાથે મુસાફરી કરે છે અને આ તે છે જેને હું અવિકૃત કહું છુ અને તે પ્રતિબિંબિત થઈ શકે છે અને પાછા આવી શકે છે તેથી આ એક પ્રકારના વેવ્સ છે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ અને આ તે છે જે આપણે ગાણિતિક રીતે વર્ણવવા માંગીએ છીએ તેથી મેં હમણાં જે કહ્યું હતું તે માની લો કે હું વિચારોને વ્યક્ત કરવા માટે મારી જાતને એક ડાયમેંશન સુધી મર્યાદિત કરીશ અને હું પછી તરત જ 3 ડાયમેંશન્સ માટે સમીકરણ લખીશ તેથી એક ડાયમેંશન માં માની લો કે હું x અક્ષ તરફ જઈ રહ્યો છું અને હું બનાવું છું હું મુસાફરી નથી કરી રહ્યો પરંતુ ડિસ્ટર્બન્સ x અક્ષ તરફ સ્પીડ v સાથે જઈ રહ્યું છે ચાલો હું આગળની સ્લાઈડ પર જઈશ અને આ બતાવીશ તો અહીં મારું x અક્ષ છે અહીં 0 છે હું ૨ પરિસ્થિતિઓ લઈશ એક પરિસ્થિતિ જેમાં આ ડિસ્ટર્બન્સ જે કોઈપણ પ્રકારનું હોઇ શકે તે સ્પીડ v સાથે જમણી તરફ મુસાફરી કરે છે અને હું બીજી પરિસ્થિતિ લઈ શકું છું જેમાં સમાન ડિસ્ટર્બન્સ ડાબી તરફ સ્પીડ v સાથે વિકૃત થયા વિના મુસાફરી કરે છે અને હું જાણવા માંગુ છું ધારો કે આ ટાઈમ t બરાબર 0 માટે x માટેનું ફંક્શન f છે હું જાણવા માંગુ છું કે ફંક્શન f માં ટાઈમ t અને ડિસ્ટન્સ x માટે ડિસ્ટર્બન્સ શું હશે જો હું x પર કંઇક નિરીક્ષણ કરું છું તો આ ખૂબ જ સરળ છે તેથી ચાલો આપણે કહીએ કે હું તેને અહીં ક્યાંક ડિસ્ટન્સ x પર નિરીક્ષણ કરી રહ્યો છું આ તે જ ડિસ્ટર્બન્સ હશે જે તે x vt ની સ્થિતિમાં ટાઈમ 0 પર હતું તો આ x vt નું ફંક્શન છે સામાન્ય રીતે હું લખી શકું છું કે જો x1 અને t1 પર કોઈ ડિસ્ટર્બન્સ હોય અને હું તેને x અને t ના ફંક્શન તરીકે અવલોકન કરું છું તો તે t1 પર v જેવું જ હશે તેથી કારણ કે તે મુસાફરી કરી રહ્યું છે અને જે બધું થયું તેને લીધે આનું કેન્દ્ર આ ડિસ્ટન્સ vt જેટલું બદલાઈ ગયું છે ચાલો હું આ લખું આ ડિસ્ટર્બન્સ છે અથવા વેવ જમણી તરફ મુસાફરી કરે છે ડાબી તરફની મુસાફરી માટે f એ xt પર શું હશે તે t 0 એ પોઝિટિવ ડિસ્ટન્સ x vt હતું અને જો હું સામાન્ય રીતે લખું તો t 0 એ fxt f v તેથી ડાબી બાજુ મુસાફરી માં સાઇન બદલાય છે હું તેને બીજી રીતે જોઈ શકું છું અન્ય રીતે હું તે જોઈ શકું છું જો હું ટાઈમ t પર બિંદુ x ને જોઉં છું તો ટાઈમ t પર ડિસ્ટન્સ x એ ડિસ્ટર્બન્સ એ ટાઈમ t t x v ડિસ્ટન્સ x 0 ના ડિસ્ટર્બન્સ સમાન હશે કારણ કે તે પલ્સ એ vt જેટલા ડિસ્ટન્સ ની સફર કરી છે તેથી તેટલી મુસાફરી કરી છે તેથી તેટલી મુસાફરી કરવામાં x v સમય લાગ્યો તેથી હું એ પણ લખી શકું છું કે જો જમણી તરફ મુસાફરી કરી રહ્યું હોય તો fxt f x0 t xv અને જો તે ડાબી તરફ મુસાફરી કરી રહ્યું હોય તો fxt f x0 txv આપણે શું સમજ્યા છીએ કે મેં છેલ્લી સ્લાઈડમાં શું કર્યું છે અને અહીં તે અવિકૃત વેવ માટે આપણી પાસે છે f જે f ની સમાન છે તેને જોવાની માત્ર ૨ રીત છે કે મુસાફરી કરતું વેવ કેવું દેખાશે તેથી ઉદાહરણ તરીકે જો હું ફંકશન તરીકે e 2 લઉં છું તો આ જમણી તરફ મુસાફરી કરતું વેવ હશે અને તે t 0 એ e 2 હશે અને સમયની પ્રગતિ સાથે ડિસ્ટન્સ vt દ્વારા જમણી તરફ મુસાફરી ચાલુ રહેશે જો મારી પાસે e xvt2 fxt હોય તો તે એક વેવ હશે જે સ્પીડ v સાથે ડાબી તરફ મુસાફરી કરશે અથવા આ રીતે તેનું વર્ણન થાય છે હું તેને e 2e v2 લખી શકું જે કોંસ્ટંટ t x v2 બને છે જે તે જોવાની બીજી રીત છે કે આ એક ડિસ્ટર્બન્સ છે જે હું સમય t પર જોઉં છું આ તે છે જે ટાઈમ t t xv એ x 0 પર હતું તેથી આ વેવને જોવાની ૨ રીતો છે ધારો કે હું લાંબો તાર લઉ છું જે ક્યાંક બાંધેલો છે અને તેને ધ્રુજાવવાનું શરૂ કરું છું અને ચાલો જોઈએ કે આ A x 0 છે અને આ છેડાને હલાવવાનું શરૂ કરું છું અને હું તેને yt સાથે ખસેડવાનું શરૂ કરું છું જે એમ્પ્લિટ્યુડ sin t બરાબર છે તેથી હું તેને ઉપર અને નીચે ધ્રુજાવું છું તો x પર ડિસ્પ્લેસમેન્ટ x અને t ના ફંક્શન તરીકે શું હશે તેથી ફરીથી yxt A sin ω t x v મળે છે તેથી જો હું વેવનું મુસાફરી શરૂ કર્યા પછી ડિસ્પ્લેસમેન્ટ જોવા માંગુ છું તો t એક એવું વેવ છે જે તે બિંદુએથી પસાર થઈ ગયું છે તે બિંદુ ટાઈમ t એ થોડાક અંતરે છે તે ડિસ્પ્લેસમેન્ટ તે હશે જે તે x ૦ અને ટાઈમ t - xv એ જેટલું હતું તેથી આ એક સાઇનુંસોઇડલ વેવ મુસાફરી કરી રહ્યું છે હું તેને થોડું અલગ રીતે લખી શકું છું જે Asin છે હું ને અંદર લઈ શકું છું x v વખત ω થશે vω એ v2πν છે જે વેવલેન્થ ભાગ્યા 2 છે અને તેથી હું પણ આ એક્ષ્પ્રેસન ને ASinωt 2πxλ લખી શકું છું 2πλ ને સામાન્ય રીતે k તરીકે દર્શાવવામાં આવે છે અને વેવ નંબર તરીકે ઓળખાય છે તેથી હું સામાન્ય રીતે લખી શકું છું કે સાઇનુંસોઇડલ વેવ yxt ASinωt kx જ્યાં k 2πλ જે v છે તેથી આને હું કેટલાક અન્ય એમ્પ્લિટ્યુડ તરીકે પણ લખી શકું છું જે A sin kx ωt છે પછી હું તેને કેવી રીતે લખુ છુ તે મહત્વનુ નથી પરંતુ ત્યાં કોમ્બિનેસન x vt અથવા t - xv છે અને ફક્ત તે મુસાફરી કરતું વેવ રજૂ કરે છે શું મુસાફરી કરતું વેવ sin વેવ જ હોવું જોઈએ તેનો જવાબ છે ના ઉદાહરણ તરીકે હું તે જ તાર લઈ શકું છું અને તેને ત્યાં થોડો સમય પકડી રાખી છું અને પછી પાછો આવું છું તેનો અર્થ એ કે ytA જ્યાં ટાઈમ 0 ≤ t ≤ T અને yt0 જ્યાં ટાઈમ t T અને તે x અને t ના ફંક્સન તરીકે કેવી રીતે દેખાશે તેથી ytxA જ્યા ટાઈમ 0 ≤ t xv ≤ T અને ytx0 બાકી બધા ટાઈમ માટે તેથી તમે થોડી ગણતરી કરી શકો છો તો અને બતાવો કે તે જેવું લાગે છે તે છે કે હું ખરેખર એક સ્ક્વેર વેવ બનાવી રહ્યો છું જે A હોવા સાથે નીચે મુસાફરી કરે છે અને બીજી બાજુ તે y t x A પણ હોઈ શકે છે જ્યારે 0 ≤ txv T અને બાકી બધા માં 0 અને તે પછી આ વેવ ડાબી તરફ મુસાફરી કરશે તેથી હું જે મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છું તે છે કે ડિસ્ટર્બન્સ ડાબી અથવા જમણી તરફ મુસાફરી કરી શકે છે શુદ્ધ ફ્રિક્વન્સી અથવા હાર્મોનિક વેવ હું ફક્ત શબ્દ હાર્મોનિક વેવ છોડી રહ્યો છું જે આધારિત છે જે આપેલ જગ્યા એ sin ωt હશે અને સામાન્ય રીતે તેનો કોઈ પણ આકાર હોઈ શકે છે આ હાર્મોનિક વેવ અથવા સાઇનુંસોઇડલ વેવ છે અને અન્ય કોઈ પણ આકાર હોઈ શકે છે તો તે ડિસ્ટર્બન્સ છે જે અવિકૃતિ તરફ જાય છે તે વિકૃત થતું નથી તે મુસાફરી કરતાં વેવ્સ છે ચાલો હવે વેવનું સમીકરણ લખીએ જે ગતિને સંચાલિત કરે છે ચાલો જોઈએ કે આ t xv નું ફંક્સન છે તેથી જો હું આ ક્વોંટીટી ને z તરીકે લઉં છું અને t ના સંદર્ભમાં f નું આંશિક ડેરિવેટિવ લઉં છું તો મને મળશે dfdz∂z∂t જે dfdz ની બરાબર છે અને જો હું f નું આંશિક ડેરિવેટિવ x ના સંદર્ભમાં લઇશ તો આ બનશે dfdz∂z∂x જે મને આપશે 1vdfdz અને dfdz અને આંશિક સમાન છે અને આંશિક v દ્વારા છે તેથી આ બનશે 1v∂f∂t અને તેથી જમણી તરફ મુસાફરી કરતાં વેવ માટે વેવનું સમીકરણ ∂f∂x 1v∂f∂t છે જે સૂચવે છે ∂f∂x1v∂f∂t0 તેથી સોલ્યુસન છે t xv તેથી સોલ્યુશન એ t xv આકારનું કંઈપણ હોઈ શકે છે અથવા x v t નું ફંક્સન હોઈ શકે છે આ તે જ વસ્તુ છે જે વેવની ડાબી બાજુ ની મુસાફરી એ પ્લસ સાઇન હોઈ શકે છે કારણ કે આ ft xv દ્વારા બદલવામાં આવશે ડાબી તરફની મુસાફરી માટે આ d f d z રહે છે તેમ છતાં તે બને છે 1v∂f∂t અને તેથી ડાબી તરફ મુસાફરી કરતા વેવ માટે બને છે ∂f∂x 1v∂f∂t અથવા ∂f∂x 1v∂f∂t હશે તેથી મારી પાસે બે સમીકરણો છે ચાલો હું તેમને લખું છું x દિશા માં મુસાફરી કરતાં વેવ મારે નું સમીકરણ છે ∂f∂x 1v∂f∂t અને x દિશા માં મુસાફરી કરતાં વેવ માટે છે ∂f∂x1v∂f∂t તેથી વેવ કઈ રીતે મુસાફરી કરે છે તે યાદ રાખવું આપણાં માટે કંટાળાજનક બનીશે અને તેથી મારી પાસે પ્લસ સાઇન અથવા માઇનસ સાઇન હોવી જોઈએ તેથી આપણે ૨ સમીકરણો જોડ્યા છે આપણે તેમને કેવી રીતે જોડ્યા તમે સમજો કે મુસાફરી કરતાં વેવ માટે x ના સંદર્ભ માં આંશિક ડેરિવેટિવ સમાન બાબત છે જે તમે ઉપરના પ્રશ્નોમાંથી જોઈ શકો છો 1v∂f∂t તેથી જો હું x ના સંદર્ભમાં બીજું ડેરિવેટિવ કરું તો આ બનશે 1v2 ∂2t2 અને આ સાઇન હવે પ્લસ બનશે કારણ કે માઈનસ નો સ્ક્વેર પ્લસ થાય છે અને તેથી સામાન્ય રીતે હું એક વેવ માટે લખી શકું છું 2fx21v22ft2 અને તે વેવની ડાબેથી અથવા જમણેથી મુસાફરી ને વર્ણવે છે તેથી ચાલો હું આ લખું છું 2fx21v22ft2 અથવા 2fx2 1v22ft20 જે ડાબી તરફ અથવા જમણી તરફ મુસાફરી કરતાં વેવનું વર્ણન કરે છું અથવા તે લીનયર કોમ્બિનેસન અથવા બંનેનું લીનયર કોમ્બિનેસન હોઈ શકે છે તેથી વેવના સમીકરણ 2fx2 1v22ft20 માટેનું સામાન્ય સોલ્યુસન એ x vt નું ફંક્સન છે અને x vt નું બીજું ફંક્શન g હોઈ શકે છે જે બંને ઉપર આપેલા સમીકરણને સંતોષે છે નોંધ લો કે f ફંકશન જમણી તરફ મુસાફરી કરતા ડિસ્ટર્બન્સ નું વર્ણન કરે છે g ફંકશન ડાબી તરફ મુસાફરી કરતા ડિસ્ટર્બન્સનું વર્ણન કરે છે અને ત્યાં કોમ્બિનેસન પણ હોઈ શકે છે જે સોલ્યુસન છે કારણ કે બંને વેવના સમીકરણમાં આપેલ સમીકરણને સંતોષે છે જે ડાબી તરફ મુસાફરીને અને જમણી તરફ મુસાફરી જે જોડે છે હું જેને સ્ટેશનરી વેવ કહું છુ તે તેને પણ વર્ણવે છે આ વેવ્સ છે જે સમાન એમ્પ્લિટ્યુડ વાળા વેવ્સનું લીનયર કોમ્બિનેસન છે જે ડાબી તરફ મુસાફરી કરે છે અને જમણી તરફ મુસાફરી કરે છે તેથી તેઓ સ્ટેશનરી છે તેઓ ફરતા નથી તેઓ મુસાફરી કરી રહ્યા નથી જે આગળના વ્યાખ્યાનમાં ચર્ચા કરીશું